તેથી અત્યાર સુધી આપણે પોર્ટ કરંટ છે કેટલાક સંદર્ભોમાં સમાન સંબંધો માટે સર્કિટ રજૂઆત કરવી ઉપયોગી છે તે જ આપણે આ લેશનમાં જોવા જઈ રહ્યા છીએ તેથી ચાલો કહીએ કે આપણી પાસે ટુ પોર્ટ છે અને આપણે y પેરામીટર્સ A અને ટર્મિનલ B છે તમે કહી શકો કે A અને B વચ્ચે તમારી પાસે આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે તમે તેના બદલે આ ચિત્ર બતાવી શકો છો આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે આના જેવું જ છે ઇક્વેશન બતાવવાને બદલે આપણે ચિત્ર બતાવીશું તેથી આ દરેક શરતો માટે એક અનુરૂપ એલિમેન્ટ હશે ચાલો કહીએ કે આ પોર્ટ 1 છે આપણી પાસે V1 છે પોર્ટ 1 માં વહેતો કરંટ બે ભાગોનો સરવાળો y11 × V1 y12 × V2 છે પ્રથમ નજરે ચાલો આ y11 × V1 જોઈએ તેથી તે પોર્ટ 1 માં વહે છે અને તે સમાન બે ટર્મિનલ 1 અને 1 પ્રાઇમ ને અનુરૂપ હશે તેથી જો મારી પાસે એક કંડક્ટન્સ હોય જેની કિંમત y11 હોય તો તે કરંટ ને ડ્રો સોર્સ છે અથવા વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ છે જેની કિંમત y12 V2 દ્વારા આપવામાં આવે છે તેવી જ રીતે જો તમે બીજા ઇક્વેશન ને જુઓ તો આપણી પાસે I2 બરાબર y22 × V2 છે તે તેનો એક ભાગ છે અને તે પોર્ટ 2 પરના વોલ્ટેજ અને પોર્ટ 2 માં કરંટ વચ્ચેનો સંબંધ છે તેથી તે એક કંડક્ટન્સ દ્વારા રજૂ થાય છે જેની વેલ્યુ y22 છે અને આ છેલ્લો પાર્ટ y21 × V1 આના જેવા કંટ્રોલ સોર્સ દ્વારા રજૂ થાય છે તે I2 છે તેથી તે પોર્ટ 2 માંથી ડ્રો કરેલ કરંટ છે અને તે V1 ના પ્રમાણમાં છે તે સર્કિટમાં અન્યત્ર વોલ્ટેજ છે તેથી તે મોડેલ y છે વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ અને તેનું મૂલ્ય y21 V1 છે તેથી આ ચાર એલિમેન્ટ 2 કંડક્ટન્સ અને 2 કંટ્રોલ સોર્સ કરવાને બદલે ચિત્રને નીચે મૂકશો ત્યારે આમાંના કેટલાક સંબંધો ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે હવે તમામ ચાર પ્રકારના પેરામિટર માટે સમાન વસ્તુઓ અસ્તિત્વમાં છે એટલે કે આપણે શું જોવા જઈ રહ્યા છીએ હવે આપણે બે પોર્ટ માટે z પેરામિટર રજૂઆતને ધ્યાનમાં લઈએ છીએ જે તમને I1 અને I2 ના લિનિયર કોમ્બિનેશન તરીકે V1 અને V2 આપે છે તો ફરી કહેવા દો કે આ પોર્ટ 1 છે અને કરંટ I1 તે પોર્ટમાં વહે છે અને આપણી પાસે V1 છે આપણે જોઈએ છીએ કે V1 એ બે ક્વોન્ટિટિ હોવા જોઈએ હવે પેહલા એક z11 × I1 છે તે વોલ્ટેજ ડ્રોપ છે જે પોર્ટ દ્વારા વહેતા કરંટ ના પ્રમાણમાં છે તેથી જો મારી પાસે રેઝિસ્ટન્સ હોય જેનું મૂલ્ય z11 હોય તો તેમાંથી વોલ્ટેજ z11 × I1 હશે કારણ કે I1 એ z11 માંથી વહે છે હવે તેનો બીજો ભાગ z12 × I2 તે સર્કિટમાં અન્યત્ર કરંટ પર આધાર રાખે છે જે પોર્ટ 2 માં છે તેથી આપણી પાસે બીજો પોર્ટ V2 છે અને I2 તેના દ્વારા તેથી આ સાથે સિરિઝ માં વેલ્યું z11 નો રેઝિસ્ટન્સ આપણી પાસે z12 I2 હશે અને તે જ રીતે બીજા ઇક્વેશન માટે આપણી પાસે બે વોલ્ટેજ ડ્રોપ નું સિરિઝ કોમ્બિનેશન છે જે z21 × I1 છે કારણ કે તે સર્કિટમાં અન્યત્ર કરંટ પર આધારિત છે આપણી પાસે કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે જેની કિંમત z21 × I1 છે અને તેની સાથે સિરિઝ માં આપણી પાસે રેઝિસ્ટન્સ z22 છે કારણ કે I2 તે z22 થી વહે છે તે વોલ્ટેજ ડ્રોપ z22 I2 બનાવે છે તેથી ફરીથી આ ઇક્વિવેલન્ટ સર્કિટ પોર્ટ વોલ્ટેજ અને પોર્ટ કરંટ વચ્ચે સમાન સંબંધોને લાગુ કરે છે જેમ કે આ ઇક્વેશન ના સેટ કેટલાક × આ ઇક્વેશન વાપરવાને બદલે આ ચિત્ર લખવા માટે ઉપયોગી છે અને પછી બાકીના સર્કિટમાંથી જે પણ આવે તેમાં ઉમેરો કરી શકાય છે અને તમારી ગણતરીઓ સાથે આગળ વધો હવે આપણે બે પોર્ટ નું h પેરામિટર નું રિપ્રેઝન્ટેશન શાખાઓ હશે તેથી ચાલો કહીએ કે આ પોર્ટ 1 છે જેની સાથે V1 છે અને તેના દ્વારા I1 અને આ પોર્ટ 2 એ V2 સાથે છે અને તેના દ્વારા I2 તેથી V1 આ બે ડ્રોપ નો સરવાળો છે તેથી આપણી પાસે રેઝિસ્ટન્સ છે જેની કિંમત h11 છે અને આપણી પાસે એક કંટ્રોલ સોર્સ V1 છે જે V2 પર આધાર રાખે છે તેથી આ વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ છે જેની પ્રપોશનાલિટી કોન્સ્ટન્ટ h12 છે અથવા અથવા જેની કિંમત h12 × V2 બીજા ઇક્વેશન માટે આપણને પેરેલલ શાખાઓની જરૂર છે કારણ કે આપણને કરંટ ઉમેરવાની જરૂર છે તેથી આપણી પાસે I2 h22 V2 છે તેથી I એ V ના પ્રમાણમાં છે તેથી આ એક કંડક્ટન્સ છે અને કંડક્ટન્સ h22 છે અથવા રેઝિસ્ટન્સ મૂલ્ય 1 બાય h22 છે છેલ્લે આપણી પાસે કરંટ કંટ્રોલ કરંટ સોર્સ છે કારણ કે I1 કરંટ છે પરિણામે I2 પણ કરંટ છે તેથી આ શબ્દ હાલના કંટ્રોલ કરંટ સોર્સ ના ગેઈન પર કરંટ કંટ્રોલ કરંટ સોર્સ h21 નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે તેથી આ તે છે જે આપણી પાસે પોર્ટ એક પર છે આપણી પાસે પોર્ટ પર સિરિઝ બદ્ધ શાખાઓ છે પોર્ટપર બે પેરેલલ શાખાઓ છે છેલ્લે આપણે ફરીથી g પેરામિટર પર નજર કરીશું આપણી પાસે બે ઇક્વેશન છે જેમાં બે ટર્મ નો સરવાળો પ્રથમ ઇક્વેશન કરંટમાં પરિણમે છે જે બે કરંટનો સરવાળો છે તેથી આને અમલમાં મૂકવા માટે આપણને પેરેલલ શાખાઓની જરૂર છે બીજું ઇક્વેશન વોલ્ટેજ છે જે અન્ય બે વોલ્ટેજનો સરવાળો છે તેથી તે અમલીકરણ માટે આપણને સિરિઝ કોમ્બિનેશન ની જરૂર છે તેથી પોર્ટ 1 આપણી પાસે વોલ્ટેજ V1 અને કરંટ I1 અને પોર્ટ 2 વોલ્ટેજ V2 અને કરંટ I2 સાથે છે તેથી પ્રથમ એક કરંટ છે તેથી આપણી પાસે બે શાખાઓ g11 અને V1 નો સરવાળો છે જે g11 ની કંડક્ટન્સ અથવા g11 દ્વારા 1 નો રેઝિસ્ટન્સ રજૂ કરે છે બીજો I2 પર I1 ની અવલંબન આપે છે તેથી આ કરંટ કંટ્રોલ કરંટ સોર્સ છે જેનો ગેઈન g12 છે અથવા જેની કિંમત g12 × I2 છે હવે બીજી બાજુ અથવા અન્ય પોર્ટપર આપણી પાસે વોલ્ટેજ અથવા બે અન્ય વોલ્ટેજનો સરવાળો V2 બરાબર g22 I2 વોલ્ટેજ કરંટના પ્રમાણસરમાં છે જે રજિસ્ટરનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે જેની કિંમત g22 અને સિરિઝ માં છે આ સાથે વોલ્ટેજ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ V2 g21 V1 ની બરાબર છે તેથી તે ગેઇન g21 નું કંટ્રોલ વોલ્ટેજ છે તેથી આ g પેરામિટર બે પોર્ટ માટે ઇક્વિવેલન્ટ સર્કિટ છે તેથી જેમ મેં કહ્યું હતું કે કોઈપણ નેટવર્ક ને કોઈપણ પેરામિટરના સેટ દ્વારા રજૂ કરી શકાય છે કેટલાક × આમાંના કેટલાક પેરામિટર અનંત મૂલ્યવાન છે જે કિસ્સામાં તમે તેનો ઉપયોગ કરતા નથી પરંતુ સામાન્ય રીતે તમે તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો એ જ રીતે તમે આ ઇક્વિવેલન્ટ સર્કિટમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકો છો હવે ફરીથી તમે જે પસંદ કરો છો તે સહયોગ પર આધારિત છે બરાબર રેઝિસ્ટન્સ અથવા ગણતરી સાથે ગણતરી કરવાનું પસંદ કરવા જેવું અહીં આપણી પાસે વધુ પસંદગીઓ છે કારણ કે આપણી પાસે પોર્ટ વધુ વેરિયેબલ છે અને તેથી વધુ